PERT CPM નો ઉપયોગ કરીને પ્રોજેક્ટ લાક્ષણિકતાઓની ગણતરી ચિત્ર સમજૂતી આ વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે છેલ્લા વ્યાખ્યાનમાં આપણે PERT CPM તકનીક તરફ ધ્યાન આપ્યું હતું જેના દ્વારા આપણે વિવિધ પ્રોજેક્ટ લાક્ષણિકતાઓ પ્રવૃત્તિની લાક્ષણિકતાઓ ક્રિટિકલ પાથ વગેરે ની ગણતરી કરી હતી હવે આપણે જે ચર્ચા કરી હતી તેની આપણે ઝડપથી સમીક્ષા કરીશું અને ત્યારબાદ આપણે પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાવવા માટે કેટલાક ઉદાહરણો લઈશું ખૂબ જ સરળ આપણે મધ્યમ કદના નેટવર્ક્સ માટે એક કે બે મિનિટમાં તે કરી શકીએ છીએ હવે ચાલો આપણે પહેલા સમીક્ષા કરીએ અને પછી ઉદાહરણ સાથે પ્રારંભ કરીએ આપણે છેલ્લા વ્યાખ્યાનમાં જે ચર્ચા કરી હતી કે આપણે કેટલીક સરળ પદ્ધતિનો ઉપયોગ કરીને પ્રોજેક્ટ પરિમાણોની ગણતરી કરી શકીએ આપણે પહેલા નેટવર્ક દ્વારા ફોરવર્ડ પાસ કરીશું શરૂ કરવા માટે આપણી પાસે પ્રવૃત્તિના નામો અને તમામ પ્રવૃત્તિઓ માટેની અવધિ અને નેટવર્કના સ્વરૂપમાં વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચેની પ્રિસીડેન્સ હશે આપણે ડાબી બાજુની પ્રવૃત્તિ અથવા પ્રારંભિક પ્રવૃત્તિ થી પ્રારંભ કરીશું અને ત્યારબાદ આપણી પાસે ફોરવર્ડ પાસ હશે જ્યાં આપણે દરેક પ્રવૃત્તિ માટે અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ અને અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ ની ગણતરી કરીશું આગળનાં પગલામાં આપણે એક બેકવર્ડ પાસ કરીશું જ્યાં આપણે છેલ્લી પ્રવૃત્તિથી પ્રારંભ કરીશું અને લેટેસ્ટ ફિનિશ ટાઈમ અને લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ ની ગણતરી કરવામાં આવશે અને પછી આપણે ફ્લોટ ટાઇમ ની ગણતરી કરીશું જે લેટેસ્ટ ફિનિશ ટાઈમ અને લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ વચ્ચેનો તફાવત છે તે પછી આપણે ક્રિટિકલ પાથ ઓળખીશું કે આપણે તે બધી પ્રવૃત્તિઓ શોધીશું કે જેમાં 0 ફ્લોટ ટાઇમ છે અને આપણે નેટવર્ક દ્વારા એક રસ્તો શોધીશું જેના માટે ફ્લોટ ટાઇમ 0 છે અને આપણે તેને ક્રિટિકલ પાથ કહીશું જેને આપણે લાલ રંગ થી ચિહ્નિત કરીશું પ્રોજેક્ટ મેનેજર માટે આ વિશેષ મહત્વ ધરાવે છે ફોરવર્ડ પાસ આપણે શરૂઆતથી શરૂ કરીએ છીએ અથવા પ્રારંભ કાર્ય જેનો દિવસ 0 શરૂ થાય છે અને પછી આપણે આગળ કામ કરીએ છીએ આપણે પ્રારંભ તારીખ સુયોજિત કરીશું જે આપણે તેને પહેલાના કાર્ય માટે અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ તરીકે સેટ કરીશું અને જો ત્યાં પહેલાની એક કરતા વધુ પ્રવૃત્તિઓ છે તો આપણે લેટેસ્ટ ફિનિશ ટાઈમ લઈશું પહેલાનાં એક કરતા વધારે કાર્ય છે અને અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ માટે આ બંને માંથી પછીની લેટેસ્ટ છે આપણે અહીં 10 લઈશું તેથી અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ આપણે અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ સુયોજિત કરીશું અને ત્યારબાદ જે કાર્ય માટે આપણને એકવાર અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ મળી જાય આપણે તે ચોક્કસ કાર્ય માટે અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ મેળવવા માટે અવધિ ઉમેરીશું અને એકવાર એવું કરી લીધા પછી કે આપણે બેકવર્ડ પાસ લઈ જઈશું છેલ્લું કાર્ય શરૂ કરીશું અને આપણે લેટેસ્ટ ફિનિશ ટાઈમ ની ગણતરી કરીશું જે તેના અનુગામી ના લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ ની સમાન હોવી જોઈએ G નો લેટેસ્ટ ફિનિશ ટાઈમ Z ના લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ જેટલો હોવો જોઈએ જ્યારે આપણે ઉદાહરણ લઈશું તો આપણે જોશું કે તે એક ખૂબ જ સરળ પગલું છે એકમાત્ર કેસ એ છે કે જ્યારે નોડ માટે એક કરતાં વધુ અનુગામી હોય ત્યારે લેટેસ્ટ ફિનિશ ટાઈમ બંને અનુગામી ઓ માં થી નાના લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ ના સમાન હોવો જોઈએ આ એકમાત્ર વસ્તુ છે કે જ્યાં આપણે સાવચેત રહેવું જોઈએ હવે ચાલો એક ઉદાહરણ લઈએ અહીં આપણી પાસે પ્રોજેક્ટ છે જ્યાં આપણી પાસે ઘણી પ્રવૃત્તિઓ છે હાર્ડવેરની પસંદગી સિસ્ટમ ગોઠવણી હાર્ડવેર ઇન્સ્ટોલ ડેટા સ્થાનાંતરણ ડ્રાફ્ટ ઑફિસ કાર્યવાહી સ્ટાફની ભરતી યુઝર તાલીમ અને ઇન્સ્ટોલ અને પરીક્ષણ ટાસ્ક નેટવર્ક માં આ બધા સ્તરો અને પ્રવૃત્તિ નોડ લખવાનું મુશ્કેલ બનશે અને તેથી આપણે A B C D E F G H લેબલનો ઉપયોગ કરીએ છીએ અને અહીં લખેલા અઠવાડિયામાંનો સમયગાળો એ દરેક કાર્યની અંદાજિત અવધિ છે આ ડીટર્મીનીસ્ટિક સમય છે જે આપણે સારી રીતે જાણીએ છીએ પરંતુ પછીથી આપણે જોઈશું કે સંભવિત અંદાજો નો ઉપયોગ કેવી રીતે કરવો પ્રિસીડેન્સ પણ ઓળખાય છે A B માટે કોઈ પ્રિસીડેન્સ નથી અને C માટે A નો પ્રિસીડેન્સ છે જો આપણે આ દોરીએ તો A માટે કોઈ પ્રિસીડેન્સ નથી B માટે કોઈ પ્રિસીડેન્સ નથી આપણે તેને ફક્ત તે જ રીતે દોરે છે આપણી પાસે C માટે A નો પ્રિસીડેન્સ છે આપણે C બતાવીએ છીએ અને A અને C ની વચ્ચે એક તીર દોરીએ છીએ જેનાથી પ્રિસીડેન્સ બતાવી શકાય અને આપણી પાસે D માટે પ્રિસીડેન્સ B છે કે B અને D વચ્ચેનો એક તીર દોરો જે બતાવે છે કે B એ D માટે પ્રારંભિક પ્રવૃત્તિ છે જ્યાં સુધી B પૂર્ણ ન થાય ત્યાં સુધી D શરુ ન થાય અને કારણ કે આપણી પાસે ફક્ત એક જ સ્ટાર્ટ નોડ હોવો જોઈએ જે દિવસ 0 હશે આપણે અહીં સ્ટાર્ટ નોડ તરીકે લખીશું આપણી પાસે બે સ્ટાર્ટ નોડ A અને B હોઈ શકતા નથી તેમ છતાં પણ A અને B માટે કોઈ અવલંબન નથી તમે માત્ર એક સ્ટાર્ટ નોડ દોરો ફક્ત એક જ સ્ટાર્ટ નોડ રાખવા અને પછી E માટે આપણી પાસે B હશે તેથી આપણે અહીં E દોરીશું અને આ માટે B ની પ્રિસીડેન્સ હશે અને પછી આપણી પાસે F હશે જેના માટે કોઈ પ્રિસીડેન્સ નથી અને તેથી સ્ટાર્ટ તેની પ્રિસીડેન્સ હશે અને પછી G તે E અને F બંને માટે પ્રિસીડેન્સ છે તેથી આપણે અહીં G દોરીશું અને જેના માટે E અને F બંને પ્રિસીડેન્સ છે અને પછી H કે જેના માટે C અને D પ્રિસીડેન્સ છે તમે તેને સરસ રીતે દોરી શકો છો કારણ કે અહીં એકબીજાને છેદે છે ત્યાં સામાન્ય રીતે તે હોવું જોઈએ નહીં અને પછી H અને G એ બે એન્ડ નોડ્સ છે આપણે બીજો E નોડ મૂકીશું જે અનુગામી નોડ છે હવે આપણે આપણો ફોરવર્ડ પાસ અને બેકવર્ડ પાસ લાગુ કરીશું તો આ તે છે જો આપણે પાછલી સ્લાઇડમાં દોરેલા એકને ફરીથી દોરીશું તો આપણી પાસે આ હશે મેં અહીં પ્રવૃત્તિઓના નામ પણ લખ્યા છે પરંતુ તે જરૂરી નથી કે A B C D વગેરે પૂરતા હોવા જોઈએ તેથી A B અને F આ સ્ટાર્ટ નોડ ના અનુગામી નોડ છે સ્ટાર્ટ અને ફિનિશ ડમી નોડ્સ છે અવધિ 0 છે પ્રારંભ કાર્યની પ્રારંભ તારીખનો દિવસ 0 છે અને પછી A 6 અઠવાડિયા લે છે B 4 અઠવાડિયા લે છે F 10 અઠવાડિયા લે છે કે જે આપેલ છે તે ટેબલમાંથી મેળવી શકીએ છીએ અને દરેક કાર્ય માટે આપણે કાર્યનું નામ અને સમયગાળો પણ લખીએ છીએ હવે ચાલો ફોરવર્ડ પાસ લાગુ કરીએ ફોરવર્ડ પાસ માં પ્રારંભ કાર્ય શરૂ થાય છે અને તે 0 દિવસે પૂર્ણ થાય છે અને તેથી આ 0 મી દિવસે શરૂ થઈ શકે છે આપણે અહીં 0 મૂકીશું અને પછી આ 6 હશે અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ 0 છે અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ 6 એ જ રીતે આ અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ 0 છે જે દિવસ 0 ની સમાપ્તિ છે અથવા દિવસ 1 ની શરૂઆત છે અને આપણે 0 અર્લીએસ્ટ સ્ટાર્ટ ડેટ તરીકે અહીં મૂકી કારણ કે આ દિવસ 0 પૂર્ણ કરે છે અને પછી આપણે 6 ઉમેરીએ છીએ અહીં 6 અહીં 4 અને અહીં 10 મૂકો તેથી અહીં આ બધા 3 કાર્યો માટે A B અને F માટે ફોરવર્ડ પાસ માં પહેલા સમાપ્તિનો સમય 0 0 0 છે અને અહીં અવધિ 6 ને ઉમેરીએ અને 6 4 અને 10 ખૂબ સરળ અંકગણિત મૂકીએ અને આગળનાં પગલામાં આપણે અહીં અનુગામી ને જોઈએ છીએ C A માટે અનુગામી છે અને આપણે અહીં સૂચવે છે કે કાર્ય A નો અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ 6 છે તેથી ટાસ્ક C નો અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ 6 અને તે પછી આપણે અહીં 9 અઠવાડિયા મૂકીએ છીએ જે અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ છે કાર્ય D માટે અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ 4 હશે અને અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ 8 છે અને કાર્ય E માટે અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ 4 છે અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ 7 છે હવે આપણે હમણાં જ લખ્યું છે કે અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ 6 છે અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ 9 છે અને અહીં અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ 4 છે અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ 8 છે અને અહીં અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ 4 છે અને અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ 7 છે આગળના પગલામાં આપણે H માટે ગણતરી કરીશું પરંતુ H માટે જુઓ કે તેમાં બે પુરોગામી D અને C છે અને H શરૂ થવા માટે બંનેને પૂર્ણ કરવું પડશે 8 મા દિવસના અંતે D પૂર્ણ હોવા છતાં H 8 મીએ શરૂ થઈ શકશે નહીં તે 9 મીએ શરૂ થવાનું છે જે 9 દિવસનો અંત છે હવે G પાસે પણ બે પુરોગામી છે જે F અને E છે અને E 7 પર પૂર્ણ કરે છે તેમ છતાં G 7 થી શરૂ થઈ શકશે નહીં તે ૧૦ થી શરૂ થવાનું છે આપણે અહીં 9 અને 10 મૂકીશું અને આ 11 બને છે અને આ 13 બને છે તે જ ફોરવર્ડ પાસ નો અંત છે અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ અને અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ એ બધા કાર્યો પર ચિહ્નિત થયેલ છે હવે આપણે બેકવર્ડ પાસ શરૂ કરીશું જ્યાં આપણે તમામ કાર્યો માટે લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ અને લેટેસ્ટ ફિનિશ ટાઈમ પૂર્ણ કરીશું આપણે ફિનીશ નોડ થી શરૂ કરીશું લેટેસ્ટ ફિનિશ ટાઈમ 13 છે જે બંનેને પૂર્ણ કરવો પડશે અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ પણ 13 છે કારણ કે બંનેએ પૂર્ણ કરવાનું છે તેથી છેલ્લા નોડ માટે અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ લેટેસ્ટ ફિનિશ ટાઈમ જેટલો બરાબર છે જે 13 ની બરાબર છે અને આપણે છેલ્લી પ્રવૃત્તિ માટે બેકવર્ડ પાસ શરૂ કરીશું આપણે લેટેસ્ટ ફિનિશ ટાઈમ સેટ કરીશું જે અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ છે ત્યારબાદ આપણે પાછળની તરફ કામ કરીએ છીએ કોઈ ટાસ્ક માટે લેટેસ્ટ ફિનિશ ટાઈમ એ પછીના કાર્યનો લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ હશે અને કાં તો પછીની એક કરતા વધુ પ્રવૃત્તિઓ માટે આપણે અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ લઈશું અને પછી લેટેસ્ટ ફિનિશ ટાઈમ માં થી અવધિ ની બાદબાકી કરીને આપણે લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ ની ગણતરી કરીશું હવે ચાલો બેકવર્ડ પાસ શરૂ કરીએ અહીં ફિનિશ નોડ 13 છે તેનો અર્થ એ કે આ બંનેને 13 સુધીમાં પૂર્ણ કરવું પડશે તેમનો એક જ અનુગામી છે તેથી આ અહીં આપણે ફક્ત 13 લખીએ છીએ અને આપણી પાસે અવધિ 2 અઠવાડિયા ની છે તેથી અહીં લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ 13 2 એટલે કે 11 હોવો જોઈએ અને અહીં તે 10 નો મળે છે અહીં સ્લેક ટાઇમ અથવા ફ્લોટ ટાઇમ એ અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ અને લેટેસ્ટ ફિનિશ ટાઈમ વચ્ચેનો તફાવત છે જે 2 અઠવાડિયા નો છે અહીં આપણે 2 મૂકીએ અહીં 0 મૂકીએ હવે આના માટે ગણતરી કરીએ જેને એક જ અનુગામી છે જે 11 એ પૂર્ણ થાય છે એ જ રીતે આ 10 એ પૂર્ણ થાય છે તો 11 અને 10 આપણે અહીં લખેલા છે તો હવે 3 ને અહીં થી બાદ કરીએ તો 7 મળશે અને 7 4 અથવા 10 7 એમ 3 મળશે એ જ રીતે અહીં 11 4 7 11 3 8 અને 8 2 6 થશે આગળ નું સ્ટેપ ખૂબ સરળ છે અહીં G માટે લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ 10 છે તેથી અહીં આપણે 10 લખીએ હવે B માટે બે અનુગામી D અને E છે બંને માટે અહીં 7 લખેલ છે C એ A નો અનુગામી છે અહીં લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ 8 છે અહીં સ્લેક ટાઇમ 7 4 3 અને 3 0 3 થશે એ જ રીતે અહીં સ્લેક ટાઇમ 10 10 0 અને 0 0 0 થશે અને એ જ રીતે આના માટે સ્લેક ટાઇમ 8 2 6 અને 2 0 2 થશે અને આ આપણી બધી જ ટાસ્ક કેરેક્ટરીસ્ટિક્સ છે આપણે બેકવર્ડ પાસ સમાપ્ત કર્યો આગળનું કાર્ય એ ક્રિટિકલ પાથ ને ઓળખવાનું છે ચાલો આપણે બધી એક્ટિવિટીઝ શોધી કાઢીએ જેનો સ્લેક ટાઇમ અથવા ફ્લોટ ટાઇમ 0 છે અહીં F પાસે સ્લેક ટાઇમ 0 છે અને G નો સ્લેક ટાઇમ 0 છે તેથી આપણે આ પાથને ક્રિટિકલ પાથ તરીકે સૂચવીએ છીએ આપણે તેને લાલ રંગ થી બતાવશું આપણે લાલ રંગનો ઉપયોગ કરીને તેને દોર્યું તેથી આ ક્રિટિકલ પાથ છે એકવાર આપણે પ્રવૃત્તિની તમામ લાક્ષણિકતાઓને ઓળખી લઈએ અને આપણે તેને કાર્યના તમામ પરિમાણોના ટેબલના રૂપમાં લખી શકીએ ત્યારે ક્રિટિકલ પાથ ઓળખ ખૂબ જ સરળ થઈ જાય છે આપણે આ કોષ્ટકને પૂર્ણ કરી શકીએ છીએ આપણી પાસે કાર્યો તરીકે A B C D E F G અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ અવધિ અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ લેટેસ્ટ ફિનિશ ટાઈમ અને ફ્લોટ ટાઇમ છે આપણે કોષ્ટકના સ્વરૂપમાં પણ લખી શકીએ છીએ આપણે ફક્ત આકૃતિની નકલ કરીશું કેટલીકવાર આ રજૂઆત પ્રોજેક્ટ મેનેજર માટે પણ ઉપયોગી થઈ જાય છે અહીંની ક્રિટિકલ એક્ટિવિટીઝ F અને G છે કારણ કે આપણે શૂન્ય ફ્લોટવાળા નેટવર્ક દ્વારા તેનો માર્ગ જોયો છે પ્રોજેક્ટ મેનેજર માટે ક્રિટિકલ એક્ટિવિટીઝ પર સાવચેતીપૂર્વક ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ક્રિટિકલ એક્ટિવિટી માં કોઈ પણ વિલંબથી સમગ્ર પ્રોજેક્ટમાં વિલંબ થશે પરંતુ કુતૂહલ થી કેટલાક સવાલો એ છે કે શું કોઈ પ્રોજેક્ટ માટે એક કરતાં વધુ ક્રિટિકલ પાથ હોઈ શકે છે એક ઉદાહરણ આપણે ચર્ચા કરી આપણી પાસે માત્ર એક જ ક્રિટિકલ પાથ છે જે સ્લેક ટાઇમ છે તે એક પાથ પર 0 હતો અને આપણે તેને એક ક્રિટિકલ પાથ તરીકે ઓળખ્યું છે પરંતુ તે થઈ શકે છે ખાસ કરીને મોટા ટાસ્ક નેટવર્ક માટે થાય છે કે ત્યાં એક કરતા વધુ ક્રિટિકલ પાથ હોય છે શક્ય છે કે એક કરતા વધારે ક્રિટિકલ પાથ અને દરેક પાથ પર પ્રવૃત્તિઓ માટે ઉપલબ્ધ સ્લેક ટાઇમ 0 હોય પરંતુ શક્ય છે કે ત્યાં કોઈ કાર્ય નેટવર્ક માટે કોઈ ક્રિટિકલ પાથ નથી આપણે ત્યાં જે રીતે ગણતરી કરી છે તે ક્રિટિકલ પાથ ફોરવર્ડ પાસ અને બેકવર્ડ પાસ હોવો જોઈએ પરંતુ માની લો કે આપણી પાસે એવી પરિસ્થિતિ છે કે જ્યાં સમાપ્તિ સમય પણ પૂર્વવ્યાખ્યાયિત છે છેલ્લું કાર્ય સમાપ્ત થવાનો સમય પૂર્વવ્યાખ્યાયિત છે તે ફોરવર્ડ પાસ દ્વારા ગણવામાં આવતું નથી અને પછી આપણે તે કરી શકીએ છીએ કે આપણી પાસે કોઈ ક્રિટિકલ પાથ ન હોઈ શકે બધા કાર્યોમાં થોડો સ્લેક ટાઇમ હોઈ શકે છે પરંતુ સબક્રિટિકલ પાથ નું શું આપણે એવા બધા કાર્યો અથવા પ્રવૃત્તિઓ ઓળખી શકીએ કે જેમાં 0 સ્લેક ટાઇમ હોય અને આપણે કહ્યું કે પ્રોજેક્ટ મેનેજરે તે કાર્યો પર વિશેષ ધ્યાન આપવું પડશે પરંતુ જો બધા કાર્યોમાં ક્રિટિકલ પાથ સિવાયના બધા કાર્યોમાં 10 7 વગેરે સ્લેક ટાઇમ હોય છે પરંતુ ત્યાં એક કાર્ય છે જેનો સ્લેક ટાઇમ 1 છે તે 0 નથી પરંતુ 0 કરતા થોડો વધારે છે અને તેથી તે કાર્યો સબક્રિટિકલ છે તેનો અર્થ એ કે તે કાર્યોમાં આપણી પાસે ખૂબ જ શિથિલતા અથવા ખૂબ સુગમતા નથી પ્રોજેક્ટ મેનેજરે પણ સબક્રિટિકલ પાથ ધ્યાનમાં લેવાની જરૂર છે જ્યાં પ્રવૃત્તિ માટે સ્લેક ટાઇમ બરાબર 0 નથી પણ પ્રમાણ માં ખૂબ ઓછો હોય છે ખાસ કરીને મોટા પ્રોજેક્ટ્સ માટે સબક્રિટિકલ પાથ ને ઓળખવા પણ જરૂરી હોઈ શકે છે જ્યાં સ્લેક ટાઇમ 0 ન હોવા છતાં પણ તે ખૂબ ઓછી સંખ્યા હોઈ શકે છે અહીં થોડી કવાયત આપવામાં આવી છે કૃપા કરીને આને અજમાવો ટાસ્ક નેટવર્ક દોરો અને પછી પ્રોજેક્ટ લાક્ષણિકતાઓને ઓળખવા માટે PERT CPM પદ્ધતિનો ઉપયોગ કરો બીજી એક કવાયત છે પ્રવૃત્તિનું નામ પ્રવૃત્તિનું લેબલ પ્રવૃત્તિનો સમયગાળો અને અવધિ કૃપા કરીને આનો પ્રયાસ કરો ક્રિટિકલ પાથ ને ઓળખો જો આપણે જે કાર્ય કર્યું છે તેના ઉદાહરણ પર નજર નાખો તો તે ખૂબ સરળ છે તમારે ફોરવર્ડ પાસ નો ઉપયોગ કરવો પડશે અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ અને અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ ને ઓળખવો પડશે પછી બેકવર્ડ પાસ શરૂ કરવો પડશે અને તમારી પાસે લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ અને લેટેસ્ટ ફિનિશ ટાઈમ હશે અને પછી સ્લેક ટાઇમ અથવા ફ્લોટ ટાઇમ ની ગણતરી કરવામાં આવશે અને તેના આધારે તમે ક્રિટિકલ પાથ ને ઓળખી શકો છો આપણે લગભગ આ વ્યાખ્યાનના અંતમાં છીએ આપણે અહીં રોકાઈ જઈશું અને પછીનાં પ્રવચનોથી આગળ વધીશું